ચાર્જ વિતરણની ઊર્જા - I ચાર્જ અથવા ચાર્જ વિતરણ વિદ્યુતક્ષેત્ર અને પોટેન્શિયલને કેવી રીતે વૃદ્ધિ આપે છે અને તેમની ગણતરી કેવી રીતે કરવી તે આપણે જોયું હવે 2 અથવા 3 વ્યાખ્યાન માટે હવે આપણે જ્યારે ચાર્જના સમૂહ ભેગા કરીએ અથવા ચાર્જનું વિતરણ ભેગું કરીએ ત્યારે સિસ્ટમની ઊર્જા સાથે શું થાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ તેથી આપણે જે ઊર્જા પર કામ કરવા જઈ રહ્યા છીએ તે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માં ઊર્જા અને કાર્ય છે ચાલો આપણે સરળ ઉદાહરણથી પ્રારંભ કરીએ જો મારી પાસે પોઇન્ટ ચાર્જ Q1 છે અને જો હું અંતર r12 પર પોઇન્ટ ચાર્જ Q2 લાવું તો પછી પોટેન્શિયલ ની વ્યાખ્યા દ્વારા આમ કરવામાં આવેલ કાર્ય એ VQ1r12 Q2 ની બરાબર હશે અને આ 14π0Q1Q2r12 ની બરાબર છે અહીં તમે જોશો કે આ Q1 અને Q2 માં સપ્રમાણતા છે તેથી અહીં ચાર્જ Q1 ને અંતર r12 પર ચાર્જ Q2 સુધી અથવા ચાર્જ Q2 ના પોટેન્શિયલ સુધી લાવવા કરવું પડતું કાર્ય VQ2r12Q1 હશે હવે આપણને જે બાબતમાં રસ છે તે એ છે કે જ્યારે હું ઘણા બધા ચાર્જનો સમૂહ લાવીશું ત્યારે શું થાય છે અને અંતે આપણે ચાર્જ વિતરણ પર જઈએ છીએ તેથી તે ચાર્જ ઘનતા દ્વારા દર્શાવવામાં આવે છે હવે આ કાર્યનું શું મહત્વ છે અને આ કઈ પ્રકારની ઊર્જા છે કારણકે આ ઊર્જા ચાર્જની સ્થિતિને કારણે છે તે સ્થિતિ ઉર્જા છે અને આનું મહત્વ એ છે કે આ ચાર્જને ભેગા કરવામાં કરવું પડતું કાર્ય છે થયેલ કામ VQ1r12 Q214π0Q1Q2r12VQ2r12Q1 અને તેથી જો હું Q1 અને Q2 ને છોડી દઉં જો તેઓ સમાન ચાર્જ ધરાવતા હોય તો તેઓ અપાકર્ષિત થશે અને તેથી તેઓ એકબીજાથી દૂર જશે અંતે અનંત અંતર સુધી પહોંચીએ આપણે કહી શકીએ કે આ ગતિ v2 અને v1 સાથે છે અને જો પ્રથમ ચાર્જનું દળ m1 અને બીજા ચાર્જનું દળ m2 છે તો પછી કુલ ગતિ ઊર્જા 12 m1v12 12 m2v22 એ આ પ્રારંભિક ઊર્જા જેટલી હશે જે આપણે આપણે ચાર્જ વિતરણ માટે કહી હતી અને તેથી આ 14π0Q1Q2r12 ની બરાબર હશે આપણે કયા પ્રકારની ઊર્જા વિશે વાત કરી રહ્યા છીએ ચાલો આપણે કહીએ કે Q1 એ Cના ક્રમનું છે અને Q2 Cના ક્રમનું છે તો પછી જે સ્થિતિ ઊર્જા વિશે આપણે વાત કરી રહ્યા છીએ એ 10 x 9 x 109 10 2 ના ક્રમની હશે અહીં અંતર 1 cm જેટલું લીધેલું છે આપણે આ પ્રકારની ઉર્જાની વાત કરી રહયા છીએ જો આ μc છે તો 1 cm ના અંતરે ઊર્જા 1 J ના ક્રમની હોય છે કલ્પના કરો જો આ 1 કુલંબ હોત તો શુંપછી ઊર્જા 109 ના ક્રમની હોત આપણે જોઈ શકીએ છીએ કે 1 કુલંબ એ ઘણો બધો ચાર્જ છે આગળ જોઈએ જ્યારે ઘણા ચાર્જ Q1 Q2 Q3 અને તેથી વધુ ચાર્જને ભેગા કરવામાં આવે ત્યારે શું થાય છે ચાલો આપણે તેમને એક પછી એક ભેગા કરીએ તો મારી પાસે ચાર્જ Q1 છે ચાલો આપણે અંતર r12 પર ચાર્જ Q2 ને લાવીએ તો અહીં થયેલું કાર્ય 14π0Q1Q2r12 થશે હવે ચાલો આપણે ચાર્જ Q3 ને લાવીએ જેનું ચાર્જ Q1 થી અંતર r13 છે અને ચાર્જ Q2 થી અંતર r23 છે આ ચાર્જ લાવવામાં હું Q1 અને Q2 દ્વારા પૂરા પાડવામાં આવેલા બળની વિરુદ્ધ કામ કરું છું અને તેથી ઊર્જા એ આ બે ચાર્જને કારણે રહેલ સ્થિતિ ઊર્જાનો સરવાળો બનશે તેથી મને અહીં વધારાની ટર્મ્સ મળશે જે 14π0Q1Q3r1314π0Q2Q3r23છે જે ચાર્જ Q3 ને કારણે રહેલ સ્થિતિ ઊર્જા છે નોંધો કે આ સમીકરણ સુપર પોઝિશનના સિદ્ધાંતને કારણે મળે છે ચાલો હવે ચાર્જ Q4 લાવીએ આ હવે આ ત્રણ ચાર્જના પોટેન્શિયલમાં આવશે તેથી હવે હું ત્રણ યોગદાન ઉમેરીશ તેથી અહીં 14π0Q1Q4r1414π0Q2Q4r2414π0Q3Q4r34 જો તમે આ પેટર્ન અને આ બધાને જુઓ તો તમે જોશો કે આને હું આ રીતે લખી શકું છું જો મારી પાસે ચાર્જ Q1 હોય જો હું આગલા n 1 ચાર્જને લાવું તો પછી મને અહીં ટર્મ 14π0j2N Q1Q jr1 j મળશે તેથી Q2 Q3 Q4 માટે પણ આ રીતે ટર્મ મળશે હવે Q2 માટે મને ટર્મ j3N Q2Q jr2 jમળશે હવે હું આ બધા ચાર્જને કારણે સ્થિતિ ઊર્જાની ગણતરી કરીશ તેથી હવે Q3 માટે જોઈએ જો કે નોંધો કે મેં પહેલાથી જ આ ટર્મમાં Q1Q3 અને બીજી ટર્મમાં Q2Q3 ને ગણી લીધા છે અને તેથી મારી પાસે ટર્મ j4N Q3Q jr3 j હશે અને લાલ રંગમાં આ છેલ્લી ટર્મ પહેલાથી જ બીજી ટર્મ માટે ગણવામાં આવી ગઈ છે તેથી સામાન્ય રીતે જ્યારે મારી પાસે ચાર્જ નો સમૂહ હોય જ્યારે મારી પાસે N ચાર્જ હોય ત્યારે હું સ્થિતિ ઊર્જાને આ રીતે લખી શકું છું 14π0i1N jiNQi Q jri j હું આને વિસ્તૃત કરી અને જોઇશ કે આપણને પહેલાં જે મળ્યું આ તેની સાથે મેળ ખાય છે કે નહિ હું અહીં 14π0 12i1 N jiN પણ લખી શકું છું અહીં હું તમામ j ની મંજૂરી આપું છું તેથી હું દરેક Qi Qj ની ડબલ ગણતરી કરીશ તેથી મેં અહીં ½ લખેલ છે તેથી અહીં ij માટે Qi Q jri j છે તો આ ભેગા કરેલ ચાર્જ માટે ઊર્જાનું સમીકરણ છે તો ચાલો આ ફરીથી લખીએ મારે સાવચેત રહેવું જોઈએ ચાલો હું આને V તરીકે નહીં પણ W તરીકે લખું જે કરવામાં આવેલ કાર્ય છે તેથી આ ભેગા કરેલ ચાર્જની ઊર્જા એ આ બધા ચાર્જને ભેગા કરવા માટે કરવામાં આવેલા કાર્યની બરાબર છે જે14π012i1 Nji i≠j NQi Qjri jછે આ બે ચાર્જને ભેગા કરવા માટેની ઊર્જા છે EW14π0i1 NjiNQi Qjri j14π012i1 Nji i≠j NQi Qjri j ચાલો હવે જોઈએ કે જ્યારે હું વિતરણ પર જાઉં ત્યારે શું થાય છે તેનો અર્થ એ છે કે જો મારી પાસે આ ચાર્જ વિતરણ છે હું આ ચાર્જ વિતરણને અહીં બતાડેલ લાલ રંગના વોલ્યુમ દ્વારા વિચારી શકું છું અહીં વાદળી રંગ દ્વારા દર્શાવેલ વોલ્યુમ છે તેમની વચ્ચે સંપર્ક છે ચાલો ચાર્જની સ્થિતિ લખીએ અને મેં લાલ રંગ માટે r બતાવેલ છે અને વાદળી માટે r' બતાવેલ છે તેથી બંને વચ્ચેનું અંતર r rબનશે તો પછી આ બંને વચ્ચેની ઈન્ટરેક્શન એનર્જી એ 14π0∬ ρ r dV |r r| થશે જ્યા dV એ નાનું વોલ્યુમ છે અને એ ઘનતા છે જ્યારે હું આનું સંકલન કરું છું તેનો અર્થ એ છે કે હું આ ચાર્જ લઉ છું અને તેનો ગુણાકાર કરી અને આ બધા ચાર્જ ઉમેરી રહ્યો છું અને તેથી મારે પણ અહીં આને 2 દ્વારા ભાગવું જોઈએ જેવું આપણે ચાર્જ Qi અને Qj ની ગણતરી માટે કર્યું હતું તેથી ઊર્જા માટેનું અંતિમ સમીકરણ E14π012 ∬r ρr|r r| dr dr મળશે તમે પૂછી શકો છો કે ટર્મ ij નું શું થયું આપણે અહીં આ બધા જ લાલ વોલ્યુમ લઈ રહ્યા છીએ અથવા અહીં વાદળી વોલ્યુમ લઇ રહયા છીએ આ અનંતરૂપે નાના છે અને તેથી r ρr|r r| dr dr0 બને છે અને તેથી અહીં Qi Qj ની જેમ સેલ્ફ એનર્જી જેવી કોઈ સમસ્યા રહેતી નથી જે આપણે અગાઉના સમીકરણમાં મેળવેલ હતું જ્યાં આપણે ij મુકેલ હતું તેથી જ્યારે તમારી પાસે સતત વિતરણ હોય જેથી આ વોલ્યુમ માઇક્રોસ્કોપિકલી ખૂબ નાના હોય તેથી આ ગુણાકાર 0 થાય છે પછી ત્યાં કોઈ સમસ્યા નથી આ 0 રહે છે અને સેલ્ફ ઈન્ટરેક્શન ની કોઈ સમસ્યા રહેતી નથી તેથી અંતે આપણે ચાર્જના વિતરણનું સમીકરણ લખીએ જે 14π012∬dVdVr ρr|r r| છે હવે પછીના વ્યાખ્યાનમાં આપણે ચાર્જના વિતરણની ઊર્જાના કેટલાક ઉદાહરણો હલ કરીશું